ફરીથી સ્વાગત છે તેથી અમે તમને કહી રહ્યા છીએ કે જો તમે અહીં કોલેજનના પરમાણુઓની સંખ્યામાં વધારો કરીને તમે જેલ બનાવો છો તેથી આ હવે ત્રિપરિમાણીય એસેમ્બલી જેવું હશે અને તમે તેમાં કોષો વિકસાવો છો હવે તમારા વિકલ્પો શું છે તમારો વિકલ્પો એ છે કે તમારી પાસે કોષો ફક્ત આ પ્રકારની સર્ફેસ પર છે જે એક પ્રકારે તમને લાગશે કે તે જગ્યાનો બગાડ થશે તેથી તમે ઇચ્છો છો કે કોષો ઘૂસીને ત્રિપરિમાણો ધરાવે છે કારણ કે જ્યારે પણ તમે આની ઉપર કોષ ઉગાડતા હોવ ત્યારે તમને ખ્યાલ આવશે કે કોષો ફક્ત સંપર્કના એક બિંદુ પર જ ક્રિયાપ્રતિક્રિયા કરી રહ્યા છે અથવા કદાચ એકબીજાથી આ રીતે થોડાં નજીક હશે પરંતુ તે સંપૂર્ણ ત્રિપરિમાણીય લક્ષણ સિગ્નલિંગ મેળવી રહ્યું નથી હું આને ત્રિપરિમાણીય હસ્તાક્ષર કરવા માંગુ છું જો તમે ત્રિપરિમાણીય હસ્તાક્ષર કરવા માંગતા હોવ તો સિસ્ટમની છિદ્રાળુતા એ તમારી શ્રેષ્ઠ રીત છે અને તેના વિશે વાત કરવી પડશે હવે જો તમે આને જુઓ તો હવે તમારે કંઈક જોઈશે કારણ કે આ બ્લેક સેલ ખરેખર આ જગ્યાઓમાં શારીરિક રીતે પ્રવેશી શકતા નથી આ જગ્યાઓ જ્યાં તે અન્ય રંગ છે જે આ સર્ફેસમાં પ્રવેશ કરી શકતા નથી હવે તમે શું કરી શકો છો તો તમે આ પરમાણુઓની છિદ્રાળુતા બદલી શકો છો હવે છિદ્રાળુતા બદલવા માટે હવે આ પરમાણુઓ થોડા દૂર જઈ રહ્યા છે તમે સમજી રહ્યા છો કે હું હવે પરમાણુઓને એકબીજાથી દૂર ખેંચી રહ્યો છું હવે હું કેવી રીતે ખાતરી કરી શકું કે તેમની વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા થાય છે તમે સમસ્યાને સમજો છો તે નજીવી બાબત નથી તે કરવા માટે તમારે મોડ્યુલેટરી મોલેક્યુલર હેન્ડલ્સની જરૂર પડે છે હું અહીં ઊભો છું હું તમને સ્પર્શ કરવા માંગુ છું તેથી અહીં મારો હાથ ખેંચાય છે તેથી બીજો હાથ આવે છે અને હું આ રીતે જોડી બનાવું છું તેથી જો અહીં એક અણુ ઉભો છે તો બીજો એક અણુ અહીં ઉભો છે અહીં મારી પાસે જોડીઓ છે તો પછી તમારે અમુક પ્રકારના કપ્લર્સનો ઉપયોગ કરવો પડશે જેવા કે નેટવ ર્ક માસ જાળી તેથી તમારે બીજું નવું ઘટક રજૂ કરવું પડશે જે આ પ્રકારની જાળી બનાવશે હવે તમારી પાસે તે કોષો છે જે તમે અહીં મૂકી રહ્યા છો તેમાંથી કેટલાક આની જેમ અંદર આવી રહ્યા હશે હવે શું તમે આ ચિત્ર વિરુદ્ધ આ ચિત્રની તુલના કરી શકો છો તેથી હવે જ્યારે તમે સિસ્ટમની છિદ્રાળુતા વિશે વાત કરો છો તેનો અર્થ એ છે કે હવે હું આમાં એક વધુ ઉમેરી રહ્યો છું કે જ્યારે તમે ઇચ્છો કે તમે તેમાંથી જેલ બનાવો તે માટે તમારી પાસે પોરોસીમીટર છે તો હવે તમે જુઓ કે સિસ્ટમ તમારા મગજમાં ધીમે ધીમે વિકસી રહી છે તેથી સૌ પ્રથમ આપણે અહીં AFM સાથે સર્ફેસ એનાલિસીસ વિશે વાત કરશું જે અહીં પણ લાગુ પડશે સર્ફેસ એનાલિસીસ કરવા માટે તમે એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપીનો ઉપયોગ કરીશો અહીં પણ આ સર્ફેસ જેલ પર કેવું વર્તન કરે છે તે જોવા માટે તમારે કોન્ટેક્ટ એંગલ મેઝર્મેન્ટ નો ઉપયોગ કરવો પડશે કારણ કે અન્યથા સર્ફેસ મંજૂરી આપતી નથી અને પછી માધ્યમ આ જગ્યાઓ પર જાય છે તેથી પછી કોન્ટેક્ટ એંગલ મેઝર્મેન્ટ આવે છે ત્યારબાદ એકવાર તમે કોન્ટેક્ટ એંગલ મેઝર્મેન્ટ કરો પછી તમારે XPS કરવું જોઈએ જે તમને મૂળ જેલની સપાટીની લાક્ષણિકતાઓ આપશે તેથી મેં હમણાં કોષો ઉમેર્યા છે પરંતુ મૂંઝવણમાં ન આવો તમારી મૂળ જેલ ફરીથી દોરો જે તમને મૂંઝવશે નહીં તેથી આ અલગ પ્રકારની છિદ્રાળુતા છે તેથી તમારી પાસે આ જેવી સપાટી છે અને અહીં ક્રિયાપ્રતિક્રિયાઓ છે તમે પોરોસિટી મેઝર્મેન્ટ કેવી રીતે કરો છો જે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી ત્રીજી વસ્તુ છિદ્રાળુતા આવે છે તેથી તમે કેવી રીતે છિદ્રાળુતા કરો છો તે ખૂબ જ સરળ રીતે અમે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ આ કંઈપણ ગુંચવણભર્યું નથી ફક્ત તમારા લોજીકથી કરો તેથી તમે મર્યાદિત માત્રામાં પ્રવાહી લો છો આ પ્રવાહી કંઈપણ હોઈ શકે છે જે પારો પોરોસિમેટ્રીનો લોકો ઉપયોગ કરે છે લોકો દીઠ CDSનો ઉપયોગ કરે છે તેમાંથી એક સરળ વસ્તુ પસંદ કરવાનો પ્રયાસ ન કરો તમે એક સરળ પ્રવાહી લો છો જે હું લઈ રહ્યો છું x જથ્થો હવે એકવાર તમે આ કરી લો પછી તમે પ્રવાહીને ફરીથી આ જગ્યા પર ભીંજવા દો તેથી તેના આધારે તમે પ્રવાહીની કુલ માત્રા લો તો અમુક પ્રવાહી સિસ્ટમમાં પ્રવેશ કરશે નહીં અને અમુક પ્રવાહી સિસ્ટમમાં પ્રવેશ કરશે હવે તમે ગણતરી કરી શકો છો કે સિસ્ટમમાં કેટલું પ્રવાહી ગયું છે તેથી આ આખી વધારાની સામગ્રી નકામી છે જે ક્યાંય જવાની નથી તેથી તમે તેને દૂર કરી શકો છો તેથી આ માઇનસ x આવી રહ્યુ છે તે તમે જાણો છો જો આ બ્લુ મૂળ x માઇનસ x છે જે મળે છે હવે આ પરમાણુમાં તમે કોલેજનનું પરિમાણ અને કોલેજન પરમાણુઓની કુલ સંખ્યા જાણો છો કોલેજન પરમાણુઓની કુલ સંખ્યા જાણતા હોવ તો તેનો ઉપયોગ કરીને એવોગ્રેડો અંક ની તમે કેટલી સાંદ્રતાથી શરૂઆત કરી છે તેની ગણતરી કરી શકો છો અને તેનું પરિમાણ તમે સાહિત્યમાં જોઈ શકો છો તેથી જો તમે કોલેજન પરમાણુનું પરિમાણ જાણતા હોવ તો તમે કુલ સંખ્યા જાણી શકો છો તમે કોલેજન દ્વારા આવરી લેવામાં આવેલા કુલ વોલ્યુમની ગણતરી કરી શકો છો હવે તમારી પાસે આ અને આ મૂલ્ય છે તમે જાણો છો કે છિદ્ર માટે કેટલી જગ્યા છે આ એક સરળ રીત છે કે કેવી રીતે ગણતરી કરી શકાય છે તેની જટિલતામાં ન આવો આ ખૂબ જ સરળ ટેક નીકો છે પરંતુ તેને સમજવા માટે તમારે તમારા મગજને અંદર રાખવું પડશે તેથી હવે તમે ત્રિપરિમાણીય મેટ્રિક્સની છિદ્રાળુતા અલગ કરીને બદલી શકો છો તેથી તમારે બધું ધ્યાનમાં લેવું પડશે તમારી પાસે એક કોષ હોઈ શકે છે જ્યાં આ મોટો કોષ અને આ નાનો કોષ છે તેથી કોષના કદના આધારે તમે જે છિદ્રાળુતાનો ઉપયોગ કરવા જઇ રહ્યા છો કોષના કદનું ફંકશન હશે તેથી છિદ્રાળુતા એ તમારા કોષના કદનું ફંકશન છે તેથી જો તમે છિદ્રાળુતા જાણો છો તો ચાલો આપણે ફરીથી સારાંશ આપીએ કારણ કે ત્યાં ઘણી બધી વસ્તુઓ છે જેનો હું સામનો કરું છું તેથી સૌપ્રથમ સર્ફેસ એનાલિસિસ અથવા તમારી સામગ્રીના એનાલિસિસ માટે તમે AFM એટોમિક ફોર્સ માઇક્રોસ્કોપીનો ઉપયોગ કરો છો જે તમને સર્ફેસને તેની રફનેસ અથવા સ્મૂથનેસ સમજાવવા માગે છે તે પછી તમે કરી શકો છો હું તેને પ્રતીકાત્મક રીતે કોન્ટેક્ટ એંગલ મેઝર્મેન્ટ મૂકી રહ્યો છું અને ત્યારબાદ તમે સર્ફેસ કૅમિકલ એનાલિસિસ કરી શકો છો તેથી જ્યાં તમારી પાસે એટોમિક અથવા એલિમેન્ટલ મેપિંગ અને ક્વોન્ટિફિકેશન છે જેલ અથવા 3 D સામગ્રી હોય તો તમે પોરોસિમેટ્રી માટે જઈ શકો છો તેથી તમે જોશો કે તમે કયા સેલ પ્રકાર સાથે વ્યવહાર કરવા માગો છો તેના આધારે તમારી પાસે ઘણી જુદી જુદી ટેકનીકો છે અને તમે છિદ્રાળુતા બદલી શકો છો એટલું જ નહીં કે આ ત્રિપરિમાણીય મેટ્રિક્સ એવી રીતે બનાવવામાં આવશે કે વાયુ વિનિમય યોગ્ય રીતે થ ઈ શકે કારણ કે આવા માઈક્રો એન્વાર્યમેન્ટ નો આંતરિક ભાગ જોશો તો ત્યાં ચયાપચય થાય છે જે CO2 ના સ્વરૂપમાં આપવામાં આવી રહ્યા છે અને કોષોને ઓક્સિજનની જરૂર પડશે તેથી વાયુ વિનિમય અથવા વાયુ પ્રસરણ પ્રક્રિયા શ્રેષ્ઠ સ્તર પર થાય છે તેથી સરળ ફિઝિકલ ટેકનીકોનો ઉપયોગ કરીને તમે ખરેખર તમારી જાતે તે બનાવી શકો છો તમે તમારી પોતાની સમસ્યાને લક્ષ્ય બનાવી શકો છો કારણ કે દરેકને જોવાનું અલગ અલગ પાસાઓ પર કામ કરશે જ્યાં સુધી તમને ખબર ન હોય કે સાધનો તમારી પાસે છે તમે જે પ્રશ્નોના જવાબ આપવા માંગો છો પણ તેમાંથી ઘણા જવાબ આપવા માટે સમર્થ નથી તો તમને જવાબ આપવાનું ગમશે પરંતુ પછી હું આ કેવી રીતે કરીશ તો શું કોઈ ટેકનીક છે હા તે ટેકનીક છે પરંતુ ટેકનીકો જાણવી જોઈએ હવે પાછા આવીએ આપણે કોલેજન વિશે વાત કરી તેથી તમે તે બનાવી શકો છો જ્યાં આપણે વિષયાંતર કરીએ છીએ ત્યાં તમે કોલેજનની પાતળી ફિલ્મ બનાવી શકો છો તમે કોલેજનની પાતળી જેલ બનાવી શકો છો અથવા તમે કોલેજનની જાડી જેલ બનાવી શકો છો અને જ્યારે તમે જાડી જેલ અથવા પાતળી જેલ પણ બનાવી શકો છો ત્યારે તમે તેની છિદ્રાળુતા અલગ અલગ કરી શકો છો અને છિદ્રાળુતાને અલગ કરીને બીજી ઘણી વસ્તુઓ વિચારી શકો છો ઉદાહરણ તરીકે તમે તમારા કોષોને ધીમી રીલીઝ થતી સામગ્રી અથ વા ધીમી રીલીઝ કરતી ડ્રગ ના સંપર્કમાં રાખવા માંગો છો તેથી તમે કોઈ ચોક્કસ ડ્રગને અથ વા તમારી સામગ્રીને આ પ્રકારની જેલમાં સમાવી શકો છો અને તમે તેની ઉપર કોષો ઉગાડી શકો છો ઉદાહરણ તરીકે તકનીકોમાંથી એક કહી શકાય કે આની જેમ કલ્પના કરો તમારી પાસે ડ્રગના અણુઓ છે જે અહીં છે અને તેની ઉપર તમારી પાસે મેટ્રિક્સ જેવી આ જેલ છે જે ત્યાં છે અને આપણી પાસે ખૂબ જ પાતળી ખૂબ જ નાની છિદ્રાળુતા છે જે ખૂબ જ ધીરે ધીરે છૂટી પડતી પરિસ્થિતિ છે જેને તમે અહીં છિદ્રાળુ કહી શકો છો તેથી આની ઉપર તમે કોષો મૂકો હવે આ કોષો ધીમી રીતે આ ચોક્કસ ડ્રગના સંપર્કમાં આવશે કારણ કે છિદ્રાળુતા ઓછી છે તેથી છિદ્રાળુતા ઓછી હોય ત્યારે આપમેળે ડ્રગનું ધીમું છુટું થશે તેથી છિદ્રાળુતાના આધારે તમે વિવિધ પ્રકારની જેલ જેમ કે પાતળી જેલ જાડી જેલ ની અલગ અલગ રચના વિકસાવી શકો છો અને એટલું જ નહીં પણ રસપ્રદ બાબત એ છે કે એક વધુ ટેકનીક છે જેનો તમે ઉપયોગ કરી શકો છો જેમ મેં તમને ચિત્રમાં બતાવ્યું તેથી ઉદાહરણ તરીકે કહો તમે આની જેમ છિદ્રાળુ રચના બનાવો છો ઉદાહરણ તરીકે કહો આ એક અલગ પ્રકારની ક્રિયાપ્રતિક્રિયા છે હું તેને સર્ફેસ ની રચના કહું છું અને તમારી પાસે આ હેન્ડલર પરમાણુ છે જે તેમને ઘણાને ત્યાં એન્કરિંગ કરે છે તેથી હું તે ભાગમાં જતો નથી હું તે તમારા પર છોડી દઈશ તમે વિવિધ પ્રકારના ઇલેક્ટ્રોન બીમનો અથ વા ઇલેક્ટ્રોનિક બીમ લિથોગ્રાફીનો ઉપયોગ પણ કરી શકો છો તમે તેને ત્રિપરિમાણમાં કાપી શકો છો તમે તે જેલની આંતરિક પ્રોફાઇલ જોઈ શકો છો મેં વિવિધ પ્રકારની ઇલેક્ટ્રોનિક બીમ લિથોગ્રાફીનો ઉપયોગ કર્યો તેથી આ ખૂબ અદ્યતન ટેકનીકો છે જ્યાં લોકો કોષ અને સબસ્ટ્રેટ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ જોઈ શકે છે જેની હું આ તબક્કે ભલામણ કરતો નથી પરંતુ ઓછામાં ઓછા એક વિચાર છે કે તમે આ વિવિધ પ્રકારના સાધનોનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તેથી આગળની લાઇનમાં આપણે કોલાજન વિશે વાત કરીશું તે લાઇન લેમિનીન છે પરંતુ જ્યારે આપણે વાત કરી રહ્યા હોય ત્યારે લેમિનીનમાં પ્રવેશતા પહેલા આપણે પ્રથમ ક્રિયાપ્રતિક્રિયા વિશે વાત કરીએ ઇલેક્ટ્રોસ્ટેટિક ક્રિયાપ્રતિક્રિયા થાય છે તે પછી સેલ દ્વારા એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ સ્ત્રાવ થાય છે અને તે જોડાણ તરફ દોરી જાય છે આગળ જોડાણને વધુ મજબૂત બનાવવું હવે હું આ સ્લાઇડમાં હું અહીં બાજુમાં રજૂ કરું છું અને તમને પરિસ્થિતિને સમજવામાં મદદ કરશે જ્યાં તમારી પાસે કોલેજન છે તેથી કોલેજન પોતે જ છે લીલો રંગ છે તે કોલેજન દર્શાવે છે તેથી કોલેજન પોતે એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ પર તરતું હોય છે સેલ્યુલર ક્રિયાપ્રતિક્રિયાથી કોલેજન કોષની સપાટી પર તેનું પોતાનું રીસેપ્ટર હોય છે અને તેઓ આ રીતે જોડાયેલા છે તેથી અહીં તમે જોડાણ માટે આ ભાગ પર આધાર રાખતા નથી તમે ફક્ત આ ભાગ પર આધાર રાખો છો તેથી તેનો અર્થ એ છે કે ગતિશીલ બળ જોડાણ બદલવા જઈ રહ્યું છે અને સેલ સર્ફેસ ઇન્ટરફેસ પર થઈ રહેલા વિવિધ ક્રિયાપ્રતિક્રિયાઓ વચ્ચે તફાવત કરવો જટિલ છે તે અત્યંત આવશ્યક છે કે તમે લોકો આ ક્રિયાપ્રતિક્રિયાને સમજો કે આ તમામ બળો આનું સંચાલન કરે છે આ વિશે સંપૂર્ણ વિચાર કર્યા વિના તમે તેના મૂળ વિષય પર જ ઈ શકશો નહીં હવે તે જ લાઇનમાં આપણે લેમિનીન રજૂ કરવા જઇ રહ્યા છીએ લેમિનીન જે રીતે ક્રિયાપ્રતિક્રિયા થાય છે તે સંદર્ભમાં ખૂબ સરળ છે તેથી તમે કોષને જુઓ અને તમારી પાસે સબસ્ટ્રેટ ગ્લાસ સર્ફેસ છે જેના પર તમે તેને લેમિનીન પરમાણુઓથી કોટિંગ કરી રહ્યા છો લેમિનીન કોષની સર્ફેસ પર તેના સંબંધિત ઇન્ટિગ્રિન રીસેપ્ટર્સ ધરાવે છે જેમાં આ પ્રકારની ક્રિયાપ્રતિક્રિયા છે તેથી અહીં કોષ છે અહીં તમારી પાસે લેમિનીન છે અને અહીં તમારી પાસે સેલ સર્ફેસ પર ઇન્ટિગ્રિન રીસેપ્ટર્સ છે અને ઇન્ટિગ્રિન અને લેમિનીન વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા થાય છે અહીં ક્રિયાપ્રતિક્રિયાની રૂપરેખા છે આ ક્રિયાપ્રતિક્રિયા કોષોને લેમિનીનની સર્ફેસ સાથે જોડવામાં મદદ કરે છે પરંતુ તે રસપ્રદ છે લેમિનીન પોતે ગ્લાસની સપાટીને વળગી રહેવા માટે એક ખૂબ જ મુશ્કેલ પરમાણુ છે તેથી તમે લેમિનીન સાથે સબસ્ટ્રેટને કોટ કરો તે પહેલાં જો તમે લેમિનાઇનને એક્સ્ટ્રા સેલ્યુલર મેટ્રિક્સ તરીકે વાપરવા માંગતા હો તો તે ખૂબ સારો વિચાર હોઈ શકે કે તમે ગ્લાસ લો અને આપણે ગ્લાસ વિશે પણ થોડી વાત કરવી પડશે તમે ગ્લાસ સબસ્ટ્રેટ અથવા પોલીકાર્બોનેટ સબસ્ટ્રેટ લો છો જે તમે ઉપયોગ કરવા માંગો છો તેને ઓર્નિથિન નામના અન્ય પ્રોટીન સાથે કોટ કરો તેથી તમારી પાસે આના જેવું કંઈક ઓર્નિથિનનું કોટિંગ છે ઓર્નિથિનની ઉપર તમે લેમિનીનને કોડ કરો છો એટલો વિશ્વાસ ન રાખો કે લેમિનીન સીધા ગ્લાસના સબસ્ટ્રેટને વળગી રહેશે હું તમને અનુભવથી કહું છું કે મેં આ પ્રયોગ ઘણી વખત અજમાવ્યો છે અને મોટાભાગે હું નિષ્ફળ રહ્યો છું કારણ કે લેમિનીન આ વિચિત્ર છે અને આ ક્રિયાપ્રતિક્રિયાઓ એટલી સરળ નથી કે તમે કમ્પ્યુટર પર બેસીને તેનું અનુમાન કરી શકો કે આ તેની સાથે ક્રિયાપ્રતિક્રિયા કરશે પરંતુ તે ખરેખર એવું બનતું નથી જ્યાં સુધી તમે ગ્રાઉન્ડ રિયાલિટી પર ન હોવ તેથી જો તમે જૂના પુસ્તકો જૂની માર્ગદર્શિકાઓ જૂની શાળાના વૃદ્ધ લોકોને જોશો તેઓએ પહેલાથી જ આનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે જેના પર લેમિનીન વધુ સારી રીતે ક્રિયાપ્રતિક્રિયા કરશે ત્યાં તમારે ઓર્નિથિનની જરૂર પડશે તેથી બીજા શબ્દોમાં કહીએ તો જ્યારે પણ તમે આવું કંઇક કરી રહ્યા હોવ ત્યારે તમે સબસ્ટ્રેટને બનાવી રહ્યા છો અને પછી કોમ્પલેક્સ બનાવો છો તે વધુ સંયુક્ત છે અથવા લેયર બાય લેયર એસેમ્બલી જેમ આપણે તેને lbl કહીએ છીએ તેથી ઓર્નિથિન માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે સુનિશ્ચિત કરો કે તે સબસ્ટ્રેટ સાથે જોડાયેલ છે હવે એક પાસા પર આવીએ જેની હું નજીક છું કે તમે ગ્લાસ પર અથવા પોલીકાર્બોનેટ પર દ્રિપરિમાણમાં વધારી રહ્યા છો તમારા મોટે ભાગે બે વિકલ્પો છે ગ્લાસ અથવા પોલીકાર્બોનેટ જો તમે પોલીકાર્બોનેટનો ઉપયોગ કરી રહ્યા હોવ તો તે જંતુરહિત પોલીકાર્બોનેટ 15 mm અથવા 90 mm છે અથવા તમે 60 mm ની રકાબીઓ જાણો છો જે આવશે મોટાભાગે જે રીતે સેલ કલ્ચર કરવામાં આવી રહી હોય ત્યારે તમે પાતળા લેમિનીન બાજુનો ઉપયોગ કરો છો અને અમે તેનો ઉપયોગ કરીએ છીએ ગ્લાસ કવર સ્લિપ પર કોષોને ઉગાડીએ છીએ અને તેમાં ગ્લાસ કવર સ્લિપ મૂકીએ છીએ તેનું કારણ એ છે કે જો તમારે ઇમ્યુનો સાઈટો કેમિસ્ટ્રી કરવી હોય તો તમે તેને ચકાશો છો તેથી ગ્લાસની કવર સ્લિપમાંથી આ બધી વસ્તુઓ કલ્પના કરવી અથવા જોવી સરળ છે ખાસ કરીને જ્યારે તે ગ્લાસ કવર સ્લિપ પર હોય ત્યારે માઇક્રોસ્કોપી ખૂબ સરળ બને છે તેથી તમે માત્ર એક ગ્લાસ લો અને તમે આની જેમ સ્લાઇડ તૈયાર કરો તેથી તમે અહીં બેસો છો અને તમે તેને કલ્પના કરો છો તેથી આ રીતે તમે આમાંથી મોટાભાગની વસ્તુઓ કાર્ય માટે છે તો હવે હું જ્યાં હતો ત્યાં પાછો આવી રહ્યો છું તેથી હવે જ્યારે પણ તમે ગ્લાસનો ઉપયોગ કરો છો ત્યારે આ ગ્લાસ તમારી પ્રયોગશાળામાં જથ્થાબંધ આવે છે આપણે ખરેખર ક્યારેય ગ્લાસનું પરીક્ષણ કરતા નથી તેથી વાસ્તવિક જીવનમાં તમે જે સમસ્યાઓનો સામનો કરશો તે એ છે કે તમે ગ્લાસ કવર સ્લિપ સાથે કામ કરશો મોટાભાગના ગ્લાસમાં નોંધપાત્ર માત્રામાં તેલ અથવા ગ્રીસ આવે છે જે તમે જોઈ શકતા નથી તેથી તે સ્થિતિમાં પ્રથમ પગલું ત્યાં કેટલાક પગલા મુજબની પ્રક્રિયા છે જે સુનિશ્ચિત કરવા માટે સેલ કલ્ચરમાં ઉપયોગમાં લેવાતા ગ્લાસ સારા આકારમાં હોવો જોઈએ તેની ખાતરી કરવા માટે તે અનુસરવું પડશે પ્રથમ સ્ટેપમાં જે ગ્લાસ પ્રાપ્ત કર્યો પછી તમે તેને રાતોરાત સાબુના દ્રાવણ માં મૂકો ગ્લાસ કવર સ્લિપ લો અને તેમાં મૂકો પછી બીકર લો તમે ગ્લાસ કવર સ્લિપ લો અને સાબુના દ્રાવણ માં ગ્લાસ કવર સ્લિપ્સને વધારો આગળની વસ્તુ જે તમે કરો છો કે તેને બીજા દિવસે તમે સંપૂર્ણપણે ધોઈ લો અને પછી ગ્લાસને કે જે એજ બિકરમાં છે તેને સાંદ્ર HNO3 પર ટ્રીટ કરો આ તે છે જ્યાં તમે ખરેખર ગ્લાસ કવર સ્લિપ સર્ફેસ ને કોતરી રહ્યા છો તેથી તમે તેને સામાન્ય કરતા થોડું વધારે રફ બનાવો છો તેથી HNO3 અનિવાર્યપણે ગ્લાસ ઉપર શું કરે છે તે તેમાંના કેટલાકને બહાર કાઢી શકે છે જૂના લોકો હાઇડ્રોજન ફ્લોરાઇડનો ઉપયોગ કરે છે જે વધુ સ્ટ્રોંગ હોય છે પરંતુ તમે ખરેખર સમય ફેરફાર કરી શકો છો અને તેને તમારા હેતુ માટે પૂરતું સારું બનાવી શકો છો તેથી હું અહીં બંધ કરીશ અને આપણે આ મુદ્દાથી ગ્લાસ ટ્રીટમેન્ટ ચાલુ રાખીશું